આ પર્ટિક્યુલર મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને લેક્ચર ઓસીલેટર ઉપર છે તો આપણે ઓસીલેટરમાં શું જોયું છે આપણે માપદંડ જોયો છે કે ઓપ એમ્પ નો ઉપયોગ એવી રીતે થઈ શકે છે કે એમ્પ્લીફાઈંગને બદલે તે ઓસીલેટ થવાનું શરૂ કરશે તો તે માપદંડો શું છે આ માપદંડોને બરખાઉસેન માપદંડ કહેવામાં આવતા હતા જે આપણે છેલ્લા મોડ્યુલમાં જોયા છે તેથી ઝડપથી યાદ કરીએ કે બરખાઉસેન માપદંડ શું છે બરખાઉસેન માપદંડ એ છે કે અમારી પાસે ઓપન લૂપ ગેઇન 1 અને ફીડબેક પરિબળ સમાન છે તેથી ફીડબેકમાં ગેઇન 1 ની બરાબર હોવો જોઈએ તે માપદંડ હતો કે ફીડબેકમાં ગેઇન 1 ની બરાબર હોવો જોઈએ તેથી 1 ની બરાબર મોડ ઓફ બીટા જે આપણે જોયો છે બીજી વસ્તુ જે આપણે જોઈ છે તે ફેઝ શિફ્ટ છે ફેઝ શિફ્ટ એ આઉટપુટમાંથી વોલ્ટેજ છે જે ફીડબેક નેટવર્ક દ્વારા ફેઝમાં હોવા જોઈએ તેવા ઇનપુટ ઉપર પાછા આપવામાં આવે છે ઓસિલેટરના ઇનપુટને આ ફીડ સાથેનું આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ સિગ્નલ સાથે ફેઝમાં હોવું જોઈએ ફેઝ 0 ડિગ્રી હોવો જોઈએ બે વસ્તુઓ આપણે ખોટી જોવામાં આવે છે પછી આપણે જોયું છે કે જો મારી પાસે એમ્પ્લીફાયર છે જે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર છે તો તે કિસ્સામાં જો હું ઇનપુટ સિગ્નલ એપ્લાય કરું તો આઉટપુટ સિગ્નલ ઈનપુટ સિગ્નલના સંદર્ભમાં આઉટ ઓફ ફેઝ થઈ જશે જે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે તો હું શું કરી શકું મારે ફરીથી ફેઝ બદલવો પડશે જેથી કરીને 180 ડિગ્રી ફેઝ શિફ્ટમાં વધારે એક ઉમેરવું પડશે જે ફીડબેક નેટવર્ક દ્વારા આવશે તેથી 180 ડિગ્રી ફીડબેકનું આઉટપુટ 180 ડિગ્રી છે તેથી કુલ 180 પ્લસ 180 છે જે 360 ડિગ્રી અથવા 0 ડિગ્રી હશે જેનો અર્થ છે કે તમારું આઉટપુટ એ આઉટપુટ વોલ્ટેજનો એક ભાગ છે જે આપણે ઇનપુટમાં પાછું આપ્યું છે અને તે 0 ડિગ્રી છે તેથી આપણે તે પ્રકારનું ઓસિલેટર જોયું છે અને તે અમારું 7 હતું જે અમારું ફેઝ શિફ્ટ ઓસિલેટર હતું અને આપણે જોયું છે કે ફેઝ શિફ્ટ ઓસિલેટરમાં અમારી પાસે ત્રણ R અને ત્રણ C હતા કારણ કે આપણે R અને C નું મૂલ્ય એવી રીતે એડજસ્ટ કર્યું છે કે દરેક R અને C અમને 60 ડિગ્રી ફેઝ શિફ્ટ આપશે હવે જો આપણે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ ફેઝ શિફ્ટ ઓસીલેટર તરીકે કરીએ તો આપણી પાસે 180 ડિગ્રી આઉટપુટ હશે આ ત્રણ R C આપણને વધારે 180 ડિગ્રી આપશે તેથી જ્યારે આપણે આ R C દ્વારા પાછા ફીડ કરીએ છીએ આપણે 0 ડિગ્રી અથવા 360 ડિગ્રી મેળવીશું આપણે તે પણ જોયું છે અને આપણે એક ઉદાહરણ પણ જોયું છે હવે ચાલો આજે આપણે બીજા પ્રકારનું ઓસીલેટર જોઈએ અને તેને વેઇન બ્રિજ ઓસિલેટર કહેવામાં આવે છે આ ઓસિલેટરમાં આઉટપુટ ઇનપુટ સાથે ફેઝમાં છે આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ સિગ્નલ ઇનપુટ સાથે ફેઝમાં છે તેનો અર્થ એ છે કે એક ફીડબેક નેટવર્ક છે તેને કોઈપણ પ્રકારનો ફેઝ શિફ્ટ આપવો જોઈએ નહીં કારણ કે તે જ ફેઝ આઉટપુટ ઉપર છે અમારે ફીડબેક આપવો પડશે ચાલો કહીએ કે આ એક ફીડબેક નેટવર્ક છે અમારી પાસે આઉટપુટ છે આ ફીડબેક નેટવર્ક છે હવે તમારી પાસે આ એમ્પ્લીફાયર છે તે પાછું આવે છે તે ફીડબેક નેટવર્ક પાછું આવે છે તેથી આ આપણે જોયું છે જો તમે સ્ક્રીન ઉપર આવો તો હું તમને વધારે સારી રીતે સમજાવી શકું છું તેથી હું તમને અહીં જે બતાવી રહ્યો છું તે એ છે કે તમારી પાસે એમ્પ્લીફાયર છે તમારી પાસે એક એમ્પ્લીફાયર છે તમારી પાસે ફીડબેક નેટવર્ક છે અને તમારી પાસે આ સિગ્નલ છે જે તમારું VS છે આ તમારું Vi છે આ ફીડબેક નેટવર્ક બીટામાંથી આવી રહ્યું છે આ તમારું એમ્પ્લીફાયર છે અને આ તમારું આઉટપુટ વોલ્ટેજ છે આઉટપુટ વોલ્ટેજનો ભાગ એ ફીડબેક નેટવર્કનો ફીડબેક છે જે આપણે જોયું છે તેથી હું શું કહું છું કે જો તમારા એમ્પ્લીફાયરમાં કોઈ ફેઝ શિફ્ટ ન હોય તો ઇનપુટના સંદર્ભમાં આઉટપુટ ફેઝમાં છે તો પછી આ બીટા ન આપવો જોઈએ અને આગળ કોઈ ફેઝ શિફ્ટ ન આપવો જોઈએ કારણ કે સિગ્નલ એ સિગ્નલનો તે ભાગ છે કે જે આપણે ઇનપુટ ઉપર પાછા પ્રદાન કરીએ છીએ તે પણ 0 ડિગ્રી છે તેથી અહીં જે સિગ્નલ આવી રહ્યું છે તે પણ 0 ડિગ્રી હોવું જોઈએ તેથી આ પ્રકારનું એમ્પ્લીફાયર જ્યાં આઉટપુટ ઉપર એક ફેઝ હોય છે ત્યાં આઉટપુટ સિગ્નલ ઇનપુટના સંદર્ભમાં ફેઝમાં હોય છે આપણે આ પ્રકારનું ઓસીલેટર જોઈશું જેમાં એમ્પ્લીફાયર પાસે કોઈપણ પ્રકારની ફેઝ શિફ્ટ હશે નહીં તો ચાલો આપણે તે પ્રકારનું ઓસીલેટર જોઈએ જેને વેઈન બ્રિજ ઓસીલેટર કહેવામાં આવે છે જેને વેઇન બ્રિજ ઓસિલેટર કહેવામાં આવે છે તે સર્કિટ છે આપણે પર્ટિક્યુલર સ્કીમેટિક લેવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સર્કિટનો ઉપયોગ કર્યો છે હવે વેઈન બ્રિજ ઓસીલેટર એ હાઈ સ્ટેબિલિટી અને સરળતાનું ઓડિયો ફ્રીક્વન્સી સાઈન વેવ ઓસીલેટર છે તેથી તે ઓડિયો ફ્રિકવન્સી સાઈન વેવ ઓસિલેટર છે તેમાં બે RC સ્ટેજ એમ્પ્લીફાયર સર્કિટ છે જે વ્હીટસ્ટોન બ્રિજમાં કનેક્ટેડ વ્હીટસ્ટોન બ્રિજ માં એમ્પ્લીફાયર સ્ટેજ સાથે જોડાયેલ છે તેથી આપણે જોઈએ છીએ કે અહીં એક RC છે અને ત્યાં એક એમ્પ્લીફાયર સ્ટેજ છે તેથી તમારી પાસે એમ્પ્લીફાયર સ્ટેજ સાથે બે RC સર્કિટ જોડાયેલ છે આગળ આપણે યાદ રાખવાનું છે કે તે નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરે છે તેથી એક તે નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર છે જે ઇનપુટ યોગ્ય હોવાના સંદર્ભમાં આઉટપુટ ફેઝમાં હશે તેથી તે નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરે છે તેથી તમે યોગ્ય રીતે જુઓ છો તે કોઈપણ ફેઝ શિફ્ટ પ્રદાન કરતું નથી તેથી ફીડબેક નેટવર્ક દ્વારા ફેઝ શિફ્ટની જરૂર નથી કારણ કે તેમાં કોઈ ફેઝ શિફ્ટ નથી ફીડબેક નેટવર્કે કોઈપણ પ્રકારનો ફેઝ શિફ્ટ પણ પ્રદાન કરવો જોઈએ નહીં આ સર્કિટ અહીં બતાવેલ છે એમ્પ્લીફાયરનું આઉટપુટ ટર્મિનલ 1 અને ટર્મિનલ 3 વચ્ચે એપ્લાય થાય છે તેથી તમે ટર્મિનલ 1 ટર્મિનલ 3 જુઓ છો આ તે છે જ્યાં તમે જુઓ છો કે આ એમ્પ્લીફાયરના આઉટપુટના આઉટપુટ સાથે કનેક્ટ થયેલ છે તે એમ્પ્લીફાયરના આઉટપુટ સાથે જોડાયેલ છે કારણ કે આ ગ્રાઉન્ડેડ છે તેથી આ ગ્રાઉન્ડ થયેલ છે તમે જુઓ છો કે એમ્પ્લીફાયરનું આઉટપુટ પણ ગ્રાઉન્ડ થયેલ છે તે એ છે કે આપણે વોલ્ટેજ કેવી રીતે લઈએ છીએ તેથી એમ્પ્લીફાયરનું આઉટપુટ ટર્મિનલ 1 અને 3 ની વચ્ચેના એક સાથે જોડાયેલ છે જે તે અહીં લખવામાં આવ્યું છે બીજું એ છે કે એમ્પ્લીફાયર ઇનપુટ ડાયગોન ટર્મિનલ્સમાંથી સપ્લાય કરવામાં આવે છે જે તમે એમ્પ્લીફાયરનું ઇનપુટ જુઓ છો તે એમ્પ્લીફાયરના ઇનપુટને 4 અને 2 માંથી પૂરું પાડવામાં આવે છે તેથી એમ્પ્લીફાયર ઇનપુટ વ્હીટસ્ટોન બ્રિજના ડાયગોન ટર્મિનલ બે અને ચારમાંથી પૂરા પાડવામાં આવે છે રઝિસ્ટરના મૂલ્યો એવી રીતે એડજસ્ટ કરવામાં આવે છે કે ઇનપુટ એમ્પ્લીફાયર 0 અથવા અદ્રશ્ય ન થવું જોઈએ અને RC નેટવર્ક ઓસિલેટરની ફ્રિકવન્સી નક્કી કરવા માટે જવાબદાર છે તેથી RC નેટવર્ક બે RC નેટવર્ક છે પ્રથમ અહીં છે બીજું અહીં છે આ RC નેટવર્ક ઓસિલેટરની ફ્રિકવન્સી નક્કી કરવા માટે જવાબદાર છે તેથી બે RC નેટવર્ક આર્મ્સ કે જે R1 C1 સિરીઝમાં છે આ એક છે અને બીજો R2 છે અને R2 અને C2 પેરેલલમાં છે જે તમે જોઈ શકો છો કે આ એકને ફ્રિક્વન્સી સિલેક્ટિવ આર્મ્સ કહેવાય છે કારણ કે તે બે આર્મ્સ ઓસિલેટરની ફ્રિકવન્સી પસંદ કરવા માટે જવાબદાર છે તો આપણે વેઈન બ્રિજ ઓસિલેટર વિશે શું શીખ્યા આ વેઈન બ્રિજ ઓસીલેટર એ ઓડિયો ફ્રીક્વન્સી સાઈન વેવ ઓસીલેટર તરીકે ઉપયોગમાં લેવાય છે બીજી બાબત એ છે કે બે RC એમ્પ્લીફાયર સર્કિટ વ્હીટસ્ટોન કનેક્શનમાં જોડાયેલ છે ત્રીજી બાબત એ છે કે એમ્પ્લીફાયર એ નોન ઈન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે ચોથી વસ્તુ એ છે કે આઉટપુટ ફીડબેક છે આઉટપુટ એ ટર્મિનલ 1 અને 3 વચ્ચે ફીડ કરવામાં આવે છે પાંચમી બાબત એ છે કે એમ્પ્લીફાયરનું ઇનપુટ 2 અને 4 વચ્ચે એપ્લાય કરવામાં આવે છે પછી એક રઝિસ્ટર મૂલ્યોને એવી રીતે સમાયોજિત કરવામાં આવે છે કે એમ્પ્લિફાયરમાં ઇનપુટ 0 અથવા નોન ઈન્વર્ટિંગ ન હોવું જોઈએ નહીં તેથી તે થોડા પોઈન્ટ્સ છે જે આપણે યાદ રાખવાના છે અને અંતે આપણે શું યાદ રાખવાનું છે કે R અને C નેટવર્ક ઓસીલેટરની ફ્રિકવન્સી નક્કી કરવા માટે જવાબદાર છે તેથી જો તમે આ સમજો છો પછી ચાલો આપણે પહેલા ફીડબેક નેટવર્ક જોઈએ તો ફીડબેક નેટવર્ક એક R અને C પેરેલલમાં અને બીજા R અને C સિરીઝમાં હતું તેથી તમે R1 C1 જુઓ છો આ અમારી Z1 R2 છે C2 આ અમારું Z2 ઇનપુટ વોલ્ટેજ છે જે અહીં ટર્મિનલ 1 વચ્ચે આપવામાં આવે છે અને અહીં આઉટપુટ વોલ્ટેજ 4 અને 2 ની વચ્ચે હતો જે તમે અહીં જોઈ શકો છો કે આ તમારો ફીડબેક વોલ્ટેજ છે આ એમ્પ્લીફાયરનો ફીડબેક વોલ્ટેજ છે તેથી ફીડબેક નેટવર્કના ગેઇનને સમજવા માટે ચાલો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ પર્ટિક્યુલર ફીડબેક નેટવર્કને ધ્યાનમાં લઈએ આ વાતચીતને લીડ લેગ નેટવર્ક પણ કહેવાય છે તેથી તમને પૂછવામાં આવશે કે તમે ઓસિલેટર જાણો છો જેમાં ફીડબેક લીડ લેગ છે તો તમે કહી શકો કે હા આપણે એક ઓસિલેટર જોયું છે જેને વેઈન બ્રિજ ઓસિલેટર કહેવાય છે જેમાં ફીડબેક એ લીડ લેગ નેટવર્ક છે કારણ કે તે ખૂબ જ ઓછી ફ્રીક્વન્સીઝ ઉપર લીડની જેમ કામ કરે છે જ્યારે વધારે ફ્રિકવન્સી ઉપર તે લેગ નેટવર્ક ધરાવે છે તેથી તે ખૂબ જ સ્પષ્ટ છે કે ઓછી ફ્રિકવન્સી ઉપર સર્કિટમાં લીડ હશે અને વધારે ફ્રિકવન્સી ઉપર તેની પાસે લેગ હશે હવે ચાલો નેટવર્કના ગેઇનને ધ્યાનમાં લઈએ તો નેટવર્કનો ગેઇન શું છે નેટવર્કના ગેઇનને સમજવા માટે અમારે સમજવું પડશે કે આ RC સિરીઝની RC Z1 તરીકે કાર્ય કરે છે અને પેરેલલ RC Z2 તરીકે કાર્ય કરે છે જે આપણે સમજવાનું છે કે સિરીઝ RC Z1 તરીકે કાર્ય કરશે અને પેરેલલ RC Z2 તરીકે કાર્ય કરશે

એકવાર હું જાણું છું કે β શું છે તો હું A શોધી શકું છું અને તે 3 કરતા વધારે હોવો જોઈએ કોઈપણ ફેઝ શિફ્ટ વિના એમ્પ્લીફાયર સ્ટેજનો આ જરૂરી ગેઈન છે તો આ રીતે આપણે વેઈન બ્રિજ ઓસીલેટર માટે સોલ્વ કરીશું આપણે શું જોયું છે આ β વેઇન બ્રિજ ઓસિલેટરના કિસ્સામાં β13 અને મારો ગેઇન 3 છે અથવા જો હું 3 ની બરાબર કરતાં વધારે લખું છું તો β39 હશે મારો ગેઇન 9 ની બરાબર કરતાં વધારે હશે હવે સતત ઓસિલેશનથી A બીટા 1 કરતા મોટો હોવો જોઈએ તેથી A એ કંઈ નહીં પરંતુ 1β આ પર્ટિક્યુલર મૂલ્ય અથવા આ ઈન્વર્જ કરતાં વધારે હશે તો આનો એડવાન્ટેજ શું છે વેઈન બ્રિજ ઓસિલેટરનો એડવાન્ટેજ એ છે કે બે કેપેસિટરમાં ફેરફાર કરીને જો આપણે એકસાથે બે કેપેસિટર બદલીએ તો વિવિધ ફ્રિકવન્સીની રેન્જ પૂરી પાડી શકાય અમારી પાસે વિવિધ ફ્રિકવન્સીની રેન્જ હોઈ શકે છે જો આપણે બે કેપેસિટરનું મૂલ્ય બદલી શકીએ તો વેઈન બ્રિજ ઓસિલેટરનો એડવાન્ટેજ સરળ છે હવે ચાલો જોઈએ કે એમ્પ્લીફાયર સર્કિટ ટ્રાન્ઝિસ્ટરમાં છે કે કેમ તે બદલાઈ ગયું છે તેથી આપણે અહીં આ પર્ટિક્યુલર કોર્સમાં ટ્રાન્ઝિસ્ટોરાઇઝ્ડ સર્કિટ વિશે વાત નથી કરી રહ્યા આપણે ફક્ત ઓપરેશન એમ્પ્લીફાયર બેઝ સર્કિટ વિશે વાત કરી રહ્યા છીએ તેથી જો એમ્પ્લીફાયર સર્કિટ ટ્રાન્ઝિસ્ટરમાં હોય તો મૂળભૂત ફીડબેક નેટવર્ક્સ સાથે ઓપ એમ્પ દ્વારા બદલવામાં આવે છે જે વેઈન બ્રિજ સર્કિટ રહે છે મૂળભૂત ફીડબેક નેટવર્ક આ અમારું ફીડબેક નેટવર્ક છે જે આપણું વેઈન બ્રિજ સર્કિટ છે આ ઓપરેશન એમ્પ્લીફાયર છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આ Rf અને RI Rf અને RI સાથે આ અમારું ફીડબેક નેટવર્ક છે આ ફીડબેક નેટવર્કમાં R1 R1 C1 સિરીઝ R2 C2 પેરેલલ અમારું ફીડબેક નેટવર્ક છે તો અહીં શું લખ્યું છે જો એમ્પ્લીફાયર સર્કિટને ઓપ એમ્પ દ્વારા બદલવામાં આવે તો મૂળભૂત ફીડબેક નેટવર્ક વેઈન બ્રિજ ઓસિલેટર વેઈન બ્રિજ સર્કિટ તરીકે બાકી રહે તો ઓસિલેટરને વેઈન બ્રિજ ઓસિલેટર કહેવામાં આવે છે જેને વેઈન બ્રિજ ઓસિલેટર કહેવામાં આવે છે આ સર્કિટ રઝિસ્ટન્સ R અને C ને નીચેની આકૃતિમાં બતાવવામાં આવ્યું છે આ R અને C ફ્રિકવન્સી સેન્સિટિવ આર્મ્સના કોમ્પોનન્ટો છે અહીં આપણે R1 ને R2 અને C1 ને C2 ની બરાબર ગણીએ છીએ તેથી જ આપણે R1 R2 C1 C2 ને બદલે ફક્ત R C લખ્યું છે કારણ કે R1R2R C1C2C છે આ તે સર્કિટ છે જ્યાં હું વાત કરી રહ્યો હતો હવે ફ્રિક્વન્સી સેન્સિટિવ આર્મ્સના કોમ્પોનન્ટ તરીકે રઝિસ્ટન્સ R અને કેપેસિટર C એ R1 માં Rf છે તે ફીડબેકના ભાગનો ભાગ છે અને ઓપ એમ્પના ગેઇનને પાછો ફીડબેકનો ભાગ છે તો ઇનપુટ ક્યાં છે ઇનપુટ નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરમાં આવી રહ્યું છે તો આપણે જાણીએ છીએ કે નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર ગેઇન કંઈ નથી પણ A1 બાય RfRI છે આપણે જોયું છે કે અગાઉ નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરના કિસ્સામાં આપણો ગેઇન 1Rf R1 છે હવે ઓસિલેશન શરતો અનુસાર મારો એડવાન્ટેજ શું હોવો જોઈએ મારો એડવાન્ટેજ એ હોવો જોઈએ કે તમે બરાબર યાદ રાખો કે ગેઈન 3 કરતા વધારે હોવો જોઈએ અને મારું β જે ફીડબેક નેટવર્ક છે તે 13 હોવું જોઈએ આપણે એવું લખી શકીએ છીએ

તેથી જો એવું હોય તો જો આપણે શીખીએ કે વેઈન બ્રિજ ઓસિલેટર કેવી રીતે કાર્ય કરે છે તો ચાલો આપણે કેટલીક સમસ્યાઓ સોલ્વ કરીએ તો સમસ્યા 1 શું છે ઉદાહરણ 1 એ નક્કી કરવાનું છે કે નીચેની આકૃતિમાં બતાવેલ સર્કિટ ઓસીલેટર તરીકે કામ કરશે કે નહીં જો હા તો ઓસીલેટરની ફ્રિકવન્સી નક્કી કરો

તેથી f જે 31 2068 કિલો હર્ટ્ઝ હશે આ ઓસિલેશનની ફ્રિકવન્સી હશે હવે આપણે અત્યાર સુધી શું જોયું ચાલો આપણે આ મોડ્યુલને અહીં પૂર્ણ કરીએ અને આપણે આગામી મોડ્યુલમાં બીજા પ્રકારનું ઓસીલેટર જોઈશું તો આપણે અત્યાર સુધી શું જોયું છે અત્યાર સુધી આપણે જોયું છે કે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને વેઇન બ્રિજ ઓસિલેટર કેવી રીતે ડિઝાઇન કરી શકો છો ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને આપણે વેઈન બ્રિજ ઓસીલેટર કેવી રીતે ડીઝાઈન કરી શકીએ તે આપણે જોયું છે અને પછી આપણે જોયું કે વેઈન બ્રિજ ઓસીલેટરના કિસ્સામાં તેમનો ફીડબેક એ છે કે આઉટપુટ એ ઈનપુટ સાથેનો ફેઝ છે તેથી ફીડબેકમાં કોઈ પણ ફેઝ શિફ્ટ ન હોવો જોઈએ અને ફીડબેક કોઈ પણ ફેઝ શિફ્ટ આપવો જોઈએ નહીં પછી આપણે જોયું કે વેઈન બ્રિજ ઓસીલેટરના કિસ્સામાં શરત છે કે ગેઇનમાં બીટા 1 થી વધારે હોવું જોઈએ તેથી ગેઇન 3 ના બરાબર કરતાં વધારે હશે બીટા બરાબર 13 હશે પછી આપણે એક ઉદાહરણ જોયું કે આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ અથવા આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આપેલ સર્કિટ ઓસીલેટર તરીકે કામ કરશે કે નહીં તે ખાસ કરીને વેઈન બ્રિજ ઓસીલેટર માટે યોગ્ય છે એવી જ રીતે આપણે નક્કી કરી શકીએ કે તે ફેઝ શિફ્ટ ઓસિલેટર છે કે કેમ આપેલ સર્કિટ ફેઝ શિફ્ટ ઓસિલેટર તરીકે કામ કરશે કે નહીં તેથી આ રીતે તમે નિર્ધારિત કરી શકો છો અથવા તમે સમજી શકો છો કે વેઇન બ્રિજ ઓસિલેટરના કામ માટે અથવા વેઇન બ્રિજ ઓસિલેટરની કાર્યક્ષમતા શું છે તો હવે પછીના મોડ્યુલમાં ચાલો જોઈએ કે અન્ય પ્રકારનું ઓસીલેટર કેવી રીતે કામ કરે છે જે તમારું LC ઓસીલેટર છે પેલું શું L અને C છે અહીં સુધી આપણે શું જોયું છે R અને C શું તે ફેઝ શિફ્ટ ઓસિલેટર RC હતું 3 RC જો તે વેઈન બ્રિજ હોય તો 1 RC સિરીઝમાં 1 RC પેરેલલમાં છે હવે તમે LC ઓસિલેટર જોશો તેથી ફક્ત આ પર્ટિક્યુલર મોડ્યુલમાંથી પસાર થાઓ તેને સારી રીતે સમજો અને હું તમને આગામી મોડ્યુલમાં શીખવા માટે નવા પ્રકારના ઓસીલેટર અથવા ઓસીલેટરના નવા વર્ગમાં જોઈશ તો ચાલો હવે પછીના મોડ્યુલમાં શીખીએ કે LC ઓસિલેટર શું છે ત્યાં સુધી તમે ધ્યાન રાખજો બાય